નમસ્તે આજે હું સ્ટીલના વિવિધ ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું કારણ કે આપણે સ્ટીલનો ઉપયોગ સ્ટ્રક્ચર પદાર્થ તરીકે કરવા જઈ રહ્યા છીએ તેથી તેનો ઉપયોગ કરતા પહેલા આપણે જાણવું જોઈએ કે તેનો ઉપયોગ કરવા માટે સ્ટીલની વર્તણૂક શું છે એટલે કે સ્ટ્રક્ચર પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે સ્ટીલની જેમ આપણે સ્ટીલની રચના જાણવી જોઈએ પછી સ્ટ્રક્ચર ગુણધર્મો સાથે રચના કેવી રીતે બદલાશે તો પછી સ્ટીલ પદાર્થના કિસ્સામાં સ્ટ્રક્ચર ગુણધર્મો શું છે સ્ટીલના ફાયદા અને સ્ટીલના ગેરફાયદા શું છે જેથી કરીને આપણે સ્ટીલનો સ્ટ્રક્ચર પદાર્થ તરીકે સમજદારીપૂર્વક ઉપયોગ કરી શકીએ તેથી આ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે સાથે જ આપણે જોઈશું કે આપણે સ્ટ્રક્ચર જાણીએ છીએ સ્ટીલ અમુક અંશે નરમ છે તો તે સ્ટ્રેસ સ્ટ્રેઈન stress તણાવ strain તાણ કર્વ હેઠળ કેવી રીતે વર્તે છે એટલે કે સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેઈન કર્વ આપણે જોઈશું તણાવ સાથે તાણ કેવી રીતે બદલાય છે તે પાસાઓની ચર્ચા આજના વ્યાખ્યાનમાં કરવામાં આવશે તેથી ડિઝાઇન પદાર્થ તરીકે સ્ટીલનો ઉપયોગ કરતા પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્ટીલના ફાયદા અને ગેરફાયદા શું છે તેથી જો આપણે વિવિધ પ્રકારના ફાયદાઓ પર ધ્યાન આપીએ તો એક છે બહેતર ગુણવત્તા નિયંત્રણ આ બહેતર ગુણવત્તા નિયંત્રણનો અર્થ છે કે સ્ટીલ મૂળભૂત રીતે ફેક્ટરી ઉત્પાદન છે તેથી તેની ગુણવત્તા કોંક્રિટ પદાર્થના સંદર્ભમાં વધુ સારી રીતે જાળવવામાં આવે છે તેથી તેના ગુણધર્મો સમાન હશે અને તેના ગુણધર્મો સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જ્યારે આપણે ડિઝાઇન કરવા જઈએ છીએ ત્યારે આપણે વિશ્વાસ સાથે જાણીએ છીએ કે આ ગુણધર્મો આપણને ક્યાંથી મળવાના છે કોંક્રિટના કિસ્સામાં વિપરીત આપણને ખાતરી નથી હોતી કે આપણે કયા ગુણધર્મો હાંસલ કરવા જઈ રહ્યા છીએ ઉદ્દેશ મજબૂતાઈ અને ડિઝાઇનની મજબૂતાઈ વચ્ચે અંતર હશે પરંતુ સ્ટીલના કિસ્સામાં તે અંતર ખૂબ ઓછું છે આ સ્ટીલના ફાયદાકારક ગુણધર્મો છે બીજી ગુણધર્મો છે તે અન્ય બિલ્ડીંગ પદાર્થના સંદર્ભમાં હળવા છે તે પ્રમાણમાં હળવા છે હળવાના અર્થમાં મજબૂતાઈથી વજનનો ગુણોત્તર ખૂબ જ વધારે છે એટલે કે સ્ટીલનું વજન તેની મજબૂતાઈની તુલનામાં હલકું છે તેથી ઓછી જગ્યા સાથે આપણે મેમબરને પ્રદાન કરી શકીએ છીએ અને તે કોંક્રીટ સ્ટ્રક્ચરના કિસ્સામાં વિપરીત નાની ખાલી જગ્યા સાથે મોટા પ્રમાણમાં લોડનો સામનો કરી શકે છે તેથી જ તેના ચોક્કસ ફાયદા છે અને તે પણ કારણ કે તે હળવા છે તેથી ડેડ લોડ પર સ્ટ્રક્ચર ઓછું હશે તેથી જો સ્ટ્રક્ચર પર ડેડ લોડ ઓછો હશે તો તે શું બનાવશે જેના પરિણામે તે ભારને વહન કરવા માટે સ્ટ્રક્ચર મેમબરનું કદ ઓછું હશે તેથી કોંક્રીટ સ્ટ્રક્ચર્સની તુલનામાં સાઇટમાં જગ્યા તુલનાત્મક રીતે વધારે હશે હવે આપણી પાસે બીજું પાસું છે કે જે ઝડપથી ઊભું થાય છે એટલે કે કોંક્રિટ RCC સ્ટ્રક્ચરથી વિપરીત આ સાઇટ પર ખૂબ જ ઝડપથી ઊભું કરી શકાય છે કારણ કે તમામ સ્ટીલ રોલ્ડ સેક્શન ઉપલબ્ધ છે તેથી એકવાર તે સાઇટ પર લઈ જવામાં આવે તો ફક્ત આપણને યોગ્ય રીતે કનેક્શનની જરૂર હોય છે અને પછી આપણે આપણી ઈચ્છા મુજબ સ્ટ્રક્ચર ઊભું કરી શકીએ છીએ બીજી બાબત એ છે કે સાઇટનો સમય ઓછો કરો ઝડપી બાંધકામનો અર્થ એ છે કે ખૂબ જ ઝડપથી બાંધકામ કરી શકાય છે તેથી બાંધકામનો સમય તુલનાત્મક રીતે ઓછો હશે જે બાંધકામ હેતુ માટે ફાયદાકારક છે પછી મોટી કૉલમ ફ્રી સ્પેસ અને ફેરફાર માટે અનુકૂળ છે આ તો હું કહેતો હતો કોલમ ફ્રી સ્પેસ ઓછી થવાથી મને માફ કરશો કારણ કે સ્ટીલ સ્ટ્રક્ચરના કિસ્સામાં કૉલમનું કદ RCC કૉલમના સંદર્ભમાં તુલનાત્મક રીતે ઓછું હશે તેથી ખાલી જગ્યા આરસીસીના સંદર્ભમાં ઘણી વધુ હશે અને તે હળવા હોવાને કારણે આરસીસીનો ઉપયોગ કરવાને બદલે સ્તંભનું કદ તુલનાત્મક રીતે ઓછું હશે પછી સાઈટ પર ઓછા મટીરીયલ હેન્ડલિંગ સાઈટ પર આરસીસી સ્ટ્રક્ચરના કિસ્સામાં આપણે હેન્ડલ કરવું પડે છે કોર્સ એગ્રીગેટ ફાઈન એગ્રીગેટ સિમેન્ટ પછી પાણી અને લોટ મટીરીયલ હેન્ડલ કરવું પડે છે અને સાઈટમાં ઘણો બગાડ પણ થાય છે અને સાઇટ પર ઘણા બધા જોખમો વર્ણનમાં આવે છે પરંતુ સ્ટીલ સ્ટ્રક્ચરના કિસ્સામાં આપણે તે પ્રકારના જોખમોથી મુક્ત થઈશું અને ત્યાં ઓછી પદાર્થનું સંચાલન છે તેથી સાધનનો બગાડ તુલનાત્મક રીતે ઓછો થશે પછી ફ્લોર ના વિસ્તારની ઓછી ટકાવારી સ્ટ્રક્ચર તત્વ દ્વારા કબજે કરવામાં આવી છે જે મેં પહેલેથી જ કહ્યું છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તે વધુ સારી નરમ છે અને તેથી તે તે બાજુના ભારને વધુ સારી રીતે વહન કરી શકે છે અને તેનો અર્થ એ છે કે તે ધરતીકંપ પ્રતિરોધક અને પવન પ્રતિરોધક છે જો સ્ટ્રક્ચર નરમ બને તો શું થશે કે ધરતીકંપની ઉર્જા શોષી શકાય અને નિષ્ફળતા વિના તેને જમીન પર તબદીલ કરી શકાય તેથી જો સ્ટ્રક્ચર નરમ હોય તો આપણે ધરતીકંપ ઉશ્કેરાટને લીધે વધુ સારી રીતે પ્રતિરોધક હોઈ શકે તે ચક્રવાતના કિસ્સામાં પણ વધુ સારું રહેશે તેથી મેં કેટલીક ફાયદાકારક ગુણધર્મો ની ચર્ચા કરેલી છે અને તે જ રીતે આપણે સ્ટીલ પદાર્થના ગેરફાયદાને જાણવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી આપણે ગેરફાયદાને જાણીએ નહીં ત્યાં સુધી આપણે વિશ્વાસપૂર્વક ઉપયોગ કરી શકતા નથી આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેથી જ્યારે આપણે સ્ટીલનો ઉપયોગ કરવા જઈએ છીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે તેના ફાયદા અને ગેરફાયદા શું છે અને પછી જ્યાં જરૂરી હોય ત્યાં આપણે કુશળતાપૂર્વક સ્ટીલ પદાર્થનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી એક ગેરલાભ એ છે કે કુશળ મજૂર જરૂરી છે આરસીસી સ્ટ્રક્ચરથી વિપરીત અહીં કનેક્શન માટે કુશળ મજૂર જરૂરી છે કારણ કે કનેક્શન યોગ્ય રીતે બનાવવાના હોય છે અને તે કનેક્શન વેલ્ડ કનેક્શન અથવા બોલ્ટ કનેક્શન હોઈ શકે છે અથવા સચોટતા સાથે રિવેટ કનેક્શન હોઈ શકે છે ચોકસાઈ સાથે એટલે કે ઉચ્ચ ડિગ્રી ચોકસાઈ સાથે આપણે જોડવું પડશે જેથી લોડ બીમથી કોલમ કોલમથી ફાઉન્ડેશન અને સેકન્ડરી બીમથી બીમ સ્લેબથી મતલબ ફ્લોર થી બીમ વગેરેમાં ટ્રાન્સફર થાય બીજી વસ્તુ બાંધકામની ઊંચી કિંમત છે વાસ્તવમાં કોંક્રિટની તુલનામાં સ્ટીલની પદાર્થની કિંમત ઘણી વધારે છે તેથી બાંધકામની કિંમત કોંક્રિટની સરખામણીમાં ઘણી વધારે હશે તેથી આપણે સ્ટીલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે કારણ કે બિનજરૂરી જો તેની જરૂર ન હોય તો આપણે સ્ટીલના બાંધકામમાં ન જવું જોઈએ કારણ કે તે મોંઘું થશે તેથી આ અન્ય ગેરલાભ છે કારણ કે તેની કિંમત ઊંચી છે પછી બીજી બાબત એ છે કે જાળવણી ખર્ચ ઘણો ઊંચો છે જાળવણી ખર્ચ ઊંચો છે એટલે કે ભેજ અને અન્ય સમસ્યાને કારણે બાંધકામ પછી તે કાટ થઈ જાય છે તેથી કાટ લાગવાને કારણે સ્ટીલની મજબૂતાઈ ઓછી થઈ જાય છે તેથી સમય સમય પર અવારનવાર રંગરોગાન કરવાની જરૂર પડે છે જાળવણી કરવાની જરૂર છે તેથી રંગરોગાનનો અર્થ છે કે સમય સમય પર રંગરોગાન કરવું જરૂરી છે અને રંગરોગાન ખર્ચને કારણે જાળવણી ખર્ચ વધુ હશે તેથી કોંક્રિટ સ્ટ્રક્ચરથી વિપરીત અહીં જાળવણી ખર્ચ નુકસાનકારક રહેશે આગળ 1000 ડિગ્રી ફેરનહીટ એટલે કે 538 ડિગ્રી સેન્ટીગ્રેડ પર નબળું ફાયર પ્રૂફિંગ fire proofing અગ્નિરોધક છે લગભગ 65 ટકા તાકાત રહે છે તેથી 35 ટકા તાકાત અદૃશ્ય થઈ જાય છે તેવી જ રીતે 1600 ડિગ્રી ફેરનહીટ પર માત્ર 15 ટકા તાકાત રહે છે એટલે કે 85 ટકા તાકાત ઘટી ગઈ છે તેથી તે ઓછું અગ્નિરોધક છે તેથી આપણે સ્ટીલનો સ્ટ્રક્ચર પદાર્થ તરીકે ઉપયોગ કરતી વખતે આગ સલામતી વિશે સાવચેત રહેવું જોઈએ પછી બીજી સમસ્યા એ છે કે વીજળીની જરૂર પડી શકે છે જો આપણે એવા દૂરના વિસ્તારમાં બાંધકામ કરીએ જ્યાં વીજળીની સમસ્યા હોય તો આપણે યોગ્ય રીતે વેલ્ડેડ કનેક્શન માટે જઈ શકતા નથી તેથી કેટલીકવાર આપણને ઇલેક્ટ્રિક કનેક્શનની જરૂર પડે છે જે સાઇટ પર ઉપલબ્ધ ન હોઈ શકે તેથી તે કિસ્સામાં અમારો અર્થ એ છે કે આપણે સમસ્યાનો સામનો કરવો પડશે તેથી સ્ટ્રક્ચર પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતા સ્ટીલના આ થોડા ફાયદા ગેરફાયદા છે હવે સ્ટીલની રાસાયણિક રચનાની વાત કરીએ તો મૂળભૂત રીતે સ્ટીલ એ મિશ્ર ધાતુ છે જેમાં મુખ્યત્વે આયર્ન અને કાર્બન હોય છે કાર્બન સિવાય થોડી ટકાવારી મેંગેનીઝ સિલિકોન ફોસ્ફરસ નિકલ અને કોપર પણ સ્ટીલના વિશિષ્ટ ગુણધર્મોને સુધારવા માટે ઉમેરવામાં આવે છે અહીં IS 2062 1992 અને IS 8500 માં સ્ટ્રક્ચર સ્ટીલની રાસાયણિક રચના આપવામાં આવી છે તેથી વિવિધ સ્ટ્રક્ચર ગ્રેડ grade કક્ષા ના સ્ટીલની કેટલીક રાસાયણિક રચના આ કોષ્ટકમાં નોંધવામાં આવી છે જેમ કે ગ્રેડ A B C ના Fe410 કાર્બનની ટકાવારી દર્શાવવામાં આવી છે તેથી કાર્બન મેંગેનીઝ પછી સલ્ફર ફોસ્ફરસ સિલિકોન અને કાર્બન સમકક્ષની વિવિધ ટકાવારી આપવામાં આવી છે તેથી આના વિવિધ ગુણોત્તર સાથે આપણે સ્ટીલના ચોક્કસ ગ્રેડ એટલે કે સ્ટીલનું ચોક્કસ વજન એટલે ચોક્કસ તાકાત હાંસલ કરી શકીશું અહીં કાર્બન સમકક્ષનો અર્થ મૂળભૂત રીતે કાર્બન મેંગેનીઝ 6 પછી ક્રોમિયમ મોલિબ્ડેનમ વેનેડિયમ 5 અને નિકલ કોપર 15 બને છે તેથી આ સમીકરણને કાર્બન સમકક્ષ કહેવાય છે જે અહીં આપેલ છે બરાબર અને કૌંસમાંના શબ્દો મહત્તમ ચોક્કસ ઉત્પાદનોની મર્યાદા દર્શાવે છે તેથી જો આપણે ઉત્પાદન કરવા માંગતા હોવ તો જો આપણે સ્ટીલના ચોક્કસ ગ્રેડમાં જાણવા માંગતા હોવ તો આ કોષ્ટકમાંથી રચના મળી શકે છે હવે સ્ટ્રક્ચર સ્ટીલના પ્રકારો પર આવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક કાર્બન સ્ટીલ છે મૂળભૂત રીતે રાસાયણિક રચના અને ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરીને જરૂરિયાતના આધારે અલગ અલગ સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તેથી કાર્બન સ્ટીલના કિસ્સામાં સ્ટ્રક્ચર સ્ટીલ કાર્બન અને મેંગેનીઝનો વધારાના તત્વ તરીકે ઉપયોગ થાય છે અને અન્ય પ્રકારનું સ્ટીલ ઉચ્ચ તાકાત કાર્બન સ્ટીલ છે કાર્બનનું પ્રમાણ વધારીને આ પ્રકારના સ્ટીલનું ઉત્પાદન કરી શકાય છે જે મૂળભૂત રીતે સ્ટીલનું ઉત્પાદન કરે છે તુલનાત્મક રીતે ઊંચી તાકાત સાથે પરંતુ ઓછી નરમાઈ સાથે તેથી આ પ્રકારના સ્ટીલ માટે તમને ઉચ્ચ તાકાત મળશે પરંતુ ઓછું નરમ આ ઉચ્ચ તાકાતનું કાર્બન સ્ટીલ છે બીજું સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ છે આ પ્રકારના સ્ટીલમાં મુખ્યત્વે કાર્બનની થોડી ટકાવારી સાથે નિકલ અને ક્રોમિયમ જેવી વિદેશી પદાર્થનો ઉપયોગ થાય છે હવે એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે આપણે સ્ટ્રક્ચરલ સ્ટીલના ગુણધર્મો શું છે તે જોવાનો પ્રયત્ન કરીશું હવે પ્રોપર્ટીઝ એટલે કે સ્ટ્રક્ચરલ સ્ટીલ પાસે વિવિધ પ્રકારની પ્રોપર્ટીઝ છે પરંતુ સ્ટ્રક્ચરલ એન્જિનિયર અથવા સ્ટીલ ડિઝાઈનર હોવાને કારણે આપણે અંતિમ તાકાત યીલ્ડ ની શક્તિ અને નરમતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ ત્રણ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યાંત્રિક ગુણધર્મો છે આ અંતિમ શક્તિ છે અંતિમ શક્તિ શું હશે અને પેદાશ તણાવ શું હશે અને પછી તે નરમ છે કે નહીં તે જોઈશું આ સ્ટીલનો ઉપયોગ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ઉપરાંત વેલ્ડેબિલિટી કઠિનતા કાટ પ્રતિકાર અને યંત્રનિષ્ઠા એ પણ કેટલાક યાંત્રિક ગુણધર્મો છે અને આ છેલ્લા ચાર ગુણધર્મો પદાર્થની ટકાઉપણું માટે મહત્વપૂર્ણ છે અને ઘણીવાર સ્ટીલના મેમબરોના બનાવટ સાથે સંકળાયેલા છે તેથી ટકાઉપણાની વિચારણા માટે આ છેલ્લા ચાર ગુણધર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે અને સ્ટીલના યાંત્રિક ગુણધર્મો મોટાભાગે આ પાંચ બાબતો પર આધાર રાખે છે એક રાસાયણિક રચના છે તેથી આપણે જાણવું જોઈએ કે કાર્બનની ટકાવારી શું છે અને અન્ય વિવિધ તત્વો તેની ટકાવારી શું છે તેથી તેના આધારે સ્ટીલના યાંત્રિક ગુણધર્મો અને હીટ ટ્રીટમેન્ટ બદલાશે સ્ટીલના ઉત્પાદન માટે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવશે પછી તણાવનો ઇતિહાસ રોલિંગ પદ્ધતિઓ અને રોલિંગ જાડાઈ તેથી સ્ટીલના સ્ટ્રક્ચર ગુણધર્મો મેળવવા માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે કારણ કે સ્ટીલના આ સ્ટ્રક્ચર ગુણધર્મો મોટાભાગે આના પર નિર્ભર છે હવે આપણે જે પણ સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ તે IS 2062 2011ને અનુરૂપ હોવું જોઈએ તે હોટ રોલ્ડ મીડિયમ અને હાઈ ટેન્સાઈલ સ્ટ્રક્ચરલ સ્ટીલ છે તેથી તે આ કોડને અનુરૂપ હોવું જોઈએ અને આપણે મોટે ભાગે Fe 410 ગ્રેડના સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ગ્રેડ આપણે જોઈ શકીએ છીએ કે તે Fe 410 છે અને સ્ટ્રક્ચર સ્ટીલના થોડા ભૌતિક ગુણધર્મો છે જે કલમ 2 41 માં IS 800 2007 માં આપવામાં આવ્યા છે કારણ કે આ ગુણધર્મો પણ કેટલાક માટે જરૂરી હશે સ્ટીલના એકમ દળની જેમ સ્ટીલની સમૂહ ઘનતાની ઘનતા 7850 કિગ્રા પ્રતિ ઘન મીટર છે આ જરૂરી છે કારણ કે જ્યારે આપણે સ્ટ્રક્ચરનું સ્વ વજન સ્ટીલ સ્ટ્રક્ચરનું સ્વ વજન શોધવા જઈએ છીએ ત્યારે આપણે એ શોધવાનું છે કે સ્ટીલનું વજન શું છે તે કિસ્સામાં આપણે સ્ટીલની સામૂહિક ઘનતા જાણવી પડશે સિવાય કે આપણે જાણીએ કે સ્ટીલના મેમબરને લીધે આપણે યોગ્ય ભાર સ્વ વજન મેળવી શકીશું નહીં આગળ સ્થિતિસ્થાપકતાનું મોડ્યુલસ છે આ સ્ટીલ મેમબરની જડતા શોધવા માટે પણ મહત્વપૂર્ણ છે અને આને આપણે 2 10 થી 5 ઘાત ન્યૂટન પ્રતિ મિલીમીટર ચોરસ ગણીએ છીએ પોઈઝન રેશન પણ મહત્વનું છે જેને આપણે સામાન્ય રીતે 0 3 અને રિજિડિટીના મોડ્યુલસ G Gને ધ્યાનમાં લઈએ છીએ અમે 0 769 ગણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ મિલિમીટર ચોરસ અને ગરમી સંબંધિત સમસ્યા માટે થર્મલ વિસ્તરણના સહ કાર્યક્ષમ તરીકે ગણીએ છીએ આપણે આ થર્મલવિસ્તરણ ને ધ્યાનમાં લેવું પડશે કે જે આલ્ફા બરાબર 12 10 ની 6 ઘાત પ્રતિ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે કારણ કે સ્ટીલ આપણે વિસ્તરણ અથવા સંકોચન કરી શકીએ છીએ અને તણાવને કારણે વિકાસ થઈ શકે છે જેથી થર્મલ સ્ટ્રેસ જે પણ વિકસિત થવા જઈ રહ્યું છે તેની ગણતરી કરવી પડશે અને તે વધારાના બળોની તેમની રચનાનું વિશ્લેષણ કરતી વખતે ગણતરી કરવી પડે છે તેથી તે કિસ્સામાં થર્મલ વિસ્તરણ ગુણાંક મહત્વપૂર્ણ છે હવે યાંત્રિક ગુણધર્મો પર આવીએ છીએ જેમ મેં કહ્યું ત્રણ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એક છે યીલ્ડ તણાવ સ્ટીલની યીલ્ડ તણાવ શું છે અંતિમ તણાવ અને લઘુત્તમ ટકાવારી વિસ્તરણ શું છે વિસ્તરણની ન્યૂનતમ ટકાવારી જેથી આપણે IS 800 2007 ના કોષ્ટક 1 માં સ્ટ્રક્ચર સ્ટીલના યાંત્રિક ગુણધર્મો શોધી શકીએ જેમ કે આપણે Fe 410 ગ્રેડના સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ તેથી તે કિસ્સામાં યીલ્ડ તણાવ 250 તરીકે મૂકવામાં આવે છે અને અંતિમ તાણ MPa માં 410 છે અને વિસ્તરણ ટકાવારી 23 છે અહીં તમે જુઓ છો કે આ માટે 20 મીમી થી 40મીમી સુધીની જાડાઈ માટે અન્ય યીલ્ડ તણાવ 250 આપવામાં આવે છે જો જાડાઈ 20 મીમી કરતાં ઓછી હોય પરંતુ t જો t 20 થી 40 હોય તો 240 અને જો t હોય તો આ જાડાઈ 40 મીમી કરતાં વધુ હોય તો પછી યીલ્ડ તણાવ 230 MPa તરીકે ગણવામાં આવશે તો Fe 410 ગ્રેડના સ્ટીલ માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે માટે આપણે યીલ્ડ તણાવ 250 240 અથવા 230નો ઉપયોગ કરીએ છીએ અને અંતિમ તાણ 410 તરીકે અને વિસ્તરણ ટકાવારી 23 તરીકે વાપરીએ છીએ તેવી જ રીતે Fe 440 ગ્રેડના સ્ટીલને આપણે 300 તરીકે યીલ્ડ તણાવ અને અંતિમ તાણ તણાવ 440 અને વિસ્તરણ 22 શોધી શકીએ છીએ તેથી આ રીતે આપણે સ્ટીલના ગ્રેડમાંથી યીલ્ડ સ્ટ્રેસ yield stress યીલ્ડ તણાવ અલ્ટીમેટ સ્ટ્રેસ અંતિમ તણાવ અને ટકાવારીના વિસ્તરણ જેવા મહત્વના ગુણધર્મો શોધી શકીએ છીએ જો સ્ટીલનો ચોક્કસ ગ્રેડ આપવામાં આવે તો આપણે જાણી શકીએ છીએ કે યીલ્ડ તણાવ અંતિમ તાણ અને ગ્રેડ શું છે હવે નરમાઈ પર આવીએ છીએ સ્ટીલ ડિઝાઇનના કિસ્સામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ એ નરમાઈ છે તેથી હું નરમાઈ વિશે થોડી વધુ ચર્ચા કરીશ તે તાણ બળ હેઠળ વિરૂપ થવાની ક્ષમતા છે નરમાઈ એ મૂળભૂત રીતે તન્ય બળ હેઠળ વિરૂપ થવાની ક્ષમતા છે અને તે નરમાઈ ની સ્થિતિસ્થાપકતાના કિસ્સામાં મોટા અસ્થિર વિરૂપતામાંથી પસાર થાય છે જ્યારે સ્થિતિસ્થાપક વિરૂપતા થાય છે અને અસ્થિર વિરૂપતાનો અર્થ એ છે કે એપ્લિકેશન હેઠળ શક્તિ ગુમાવ્યા વિના કાયમી વિરૂપતા તેથી જો આપણે આના જેવું કંઈક જોઈએ પદાર્થનો સ્ટ્રેશ સ્ટ્રેઇન ડાયાગ્રામ જો આ તાણ છે અને આ તાણ છે તો આ ભાગ મૂળભૂત રીતે નરમાઈ નો ભાગ છે જ્યાં તણાવ આ રીતે વિકાસ પામતો નથી પરંતુ તાણ વધશે અને જો આપણે લોડને મુક્ત કરીએ છીએ તે તેની પહેલાની સ્થિતિમાં આવશે અલબત્ત સમાન પાથમાં નહીં કારણ કે તે સ્થિતિસ્થાપક છે પરંતુ તે વિરૂપતા સાથે તેની પહેલાની સ્થિતિમાં આવશે આ નરમાઈ નો અર્થ એ છે કે જો પદાર્થ નરમ હોય તો તેનો અર્થ એ છે કે તે વધુ ધરતીકંપ પ્રતિકારક હશે તેથી આપણે નરમ પદાર્થને પ્રાધાન્ય આપીએ છીએ જેથી તુટિયા વગર જ વિરૂપતા મળે પછી બીજો ગુણધર્મો પણ આપણી સામે આવે છે જેને કઠિનતા કહેવાય છે કઠિનતા એ સ્ટીલના યાંત્રિક ગુણધર્મોમાંનું એક છે જેના કારણે તે ઇન્ડેન્ટેશન અને સ્ક્રેચીંગ સામે પ્રતિકાર પ્રદાન કરે છે તેથી કઠિનતા વિવિધ કસોટી ધ દ્વારા માપી શકાય છે જેમ કે રોક વેલ પરીક્ષણ રોક વેલ હાર્ડનેસ પરીક્ષણ આપણે બીજી એક કસોટી કરીએ છીએ જેને વિકર્સ કઠિનતા કસોટી કહેવાય છે અને પછી બીજી કસોટી જેના દ્વારા કઠિનતા માપવામાં આવે છે તેને બ્રિનેલ કઠિનતા કસોટી કહેવાય છે તેથી આના દ્વારા આપણે પદાર્થની કઠિનતા ચકાસી શકીએ છીએ અને અન્ય ગુણધર્મ જે આપણને મળે છે તેને કઠિનતા કહેવાય છે તેથી હું કેટલાક ગુણધર્મો યાંત્રિક ગુણધર્મો અને સ્ટીલના અન્ય ગુણધર્મો વિશે ચર્ચા કરી રહ્યો છું જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવા માટે જાણવું મહત્વપૂર્ણ છે અને જ્યારે આપણે કોઈ મેમબરને ડિઝાઇન કરવા જઈએ ત્યારે આપણે જાણવું જોઈએ કે ભાર હેઠળના મેમબરનું વર્તન શું છે ઉદાહરણ તરીકે કહો જો આપણે પદાર્થનો સ્ટ્રેસ સ્ટ્રેઈન ડાયાગ્રામ બનાવીએ કહો કે સ્ટ્રેસ અને સ્ટ્રેઈન તો બરડ મટીરીયલ એટલે કે તે આના જેવું હશે અને અચાનક તે બરડ મટીરીયલ ફેઈલ થઈ જશે અને નરમ પદાર્થ એટલે કે તે ફેઈલ નહિ થાય તે તાણમાંથી પસાર થશે તેથી આ નરમ પદાર્થ છે હવે કઠિનતા એ ભાંગતૂટ સુધી ઊર્જા શોષવાની ક્ષમતા છે કઠિનતાને ભાંગતૂટ સુધી ઊર્જા શોષવાની ક્ષમતા કહેવામાં આવે છે અને આ કઠિનતા સ્ટ્રેશ સ્ટ્રેઇન કર્વ હેઠળના વિસ્તાર દ્વારા માપવામાં આવે છે તેથી આ પદાર્થનો સ્ટ્રેશ સ્ટ્રેઇન કર્વ અને આ પદાર્થનો સ્ટ્રેશ સ્ટ્રેઇન કર્વ આપણે જે વિસ્તાર શોધી શકીએ છીએ અને આપણે કઠિનતાને માપી શકીએ છીએ તેથી ભાંગતૂટ સુધીની ઊર્જાને શોષવાની ક્ષમતાને કઠિનતા કહેવાય છે તે સ્ટીલનો એક પ્રકારનો યાંત્રિક ગુણધર્મો છે તેથી મૂળભૂત રીતે તે અસર લોડની ક્રિયા હેઠળ ભાંગતૂટ માટે પ્રતિકાર પ્રદાન કરે છે તો આ એક ગુણધર્મ છે બીજો ફટિગ છે ફટિગ નો અર્થ છે વારંવાર લોડિંગ તેનો અર્થ એ છે કે વારંવાર લોડિંગને કારણે તણાવની પુનરાવર્તિત વધઘટને કારણે નુકસાન થાય છે અને જે તિરાડ ની શરૂઆત તરફ દોરી જાય છે અને ચક્રીય લોડિંગને કારણે નુકસાન અને પદાર્થની નિષ્ફળતા થઈ શકે છે જેને ફટિગ કહેવાય છે અને બીજું છે કાટ સામે પ્રતિકાર એટલે કાટ સામે પ્રતિકારક ગુણ શું છે તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે ભેજની હાજરીમાં સ્ટીલનો કાટ એટલે સ્ટીલનો કાટ થાય છે તો એ ટાળવા આપણે શું કરી શકીએ આપણે રંગરોગાન અથવા મેટાલિક કોટિંગ માટે જઈ શકીએ છીએ તેથી કાટની કાળજી લેવા માટે આ બેમાંથી કોઈ એક બનાવી શકાય છે તો આ એક ગુણધર્મો છે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે અને પછી બીજી ગુણધર્મો રેસિડયુઅલ સ્ટ્રેશ છે રેસિડયુઅલ સ્ટ્રેશવર્ણનમાં આવે છે અસમાન ગરમી અને ઠંડકને કારણે અસમાન ગરમી અને ઠંડકને કારણે રેસિડયુઅલ સ્ટ્રેશ મેમબરોમાં વિકાસ પામે છે તેથી પદાર્થ કેવી રીતે બનાવવામાં આવી છે તેના આધારે ત્યાં રેસિડયુઅલ સ્ટ્રેશ શું છે જેની આપણે ગણતરી કરી શકીએ છીએ અને તે મુજબ મેમબરની ડિઝાઇન કરી શકાય છે પછી બીજી સ્ટ્રેશ કોન્સન્ટ્રેશન છે જ્યારે ભૂમિતિના ગુણધર્મોમાં અમુક ફેરફારો થાય છે કહો કે સ્ટ્રેશ કોન્સન્ટ્રેશન તે મૂળભૂત રીતે તણાવની અત્યંત સ્થાનિક સ્થિતિ છે જ્યાં ચોક્કસ સ્થાન પર તાણ કેન્દ્રિત હોય છે અને કારણ કે આકારમાં અચાનક ફેરફાર નોચની નજીકમાં જ્યાં કહો કે ધારો કે મેમબર આવો છે તો નોચની નજીકમાં અચાનક ફેરફાર થઈ શકે છે સ્ટ્રેશ કોન્સન્ટ્રેશનના વિકાસ અને છિદ્રની નજીકના સમયે તણાવ પણ વાસ્તવિક તાણ કરતાં અનેક ગણો વધારે પેદા થાય છે અને તેના માટે આપણે કાળજી લેવી પડશે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ સ્થાનિક બિંદુએ નિષ્ફળતાની શક્યતાઓ હોઈ શકે છે કારણ કે સ્ટ્રેશ કોન્સન્ટ્રેશન ત્યાં હાજર હોય છે તેથી આપણે વિભાગ એવી રીતે બનાવવો પડશે કે ત્યાં સ્ટ્રેશ કોન્સન્ટ્રેશન ટાળી શકાય હવે આપણે સ્ટ્રેશ સ્ટ્રેઇન કર્વ પર આવીશું તો હળવા સ્ટીલના સ્ટ્રેસ સ્ટ્રેન કર્વને આપણે પહેલા જોઈશું કહો કે આ તાણ છે જેને એપ્સીલોન કહેવાય છે અને આ તણાવ છે જેને સિગ્મા કહેવાય છે ખરું હવે હળવા સ્ટીલના કિસ્સામાં એક આદર્શ વળાંક આના જેવો દેખાય છે ખરું તેથી આ તે મૂળ છે જ્યાંથી તણાવ તાણ વળાંકનો વિકાસ થાય છે તેથી અને આ બિંદુ A છે આ બિંદુ A થી બિંદુ A સુધી એટલે કે O સુધીનો મતલબ બિંદુ O થી બિંદુ A સુધી તેને પ્રમાણસરતા ની મર્યાદા કહેવાય છે આ ભાગને પ્રમાણસરતા ની મર્યાદા કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે પ્રમાણસરતા ખરું એટલે કે આ સુધી તે રેખીય છે અને તે હૂક લોનું પાલન કરે છે તેથી OA ને મૂળભૂત રીતે પ્રમાણસરતા ની મર્યાદા કહેવામાં આવે છે પછી A થી B સુધી વાસ્તવમાં બિંદુ A પર પહોંચ્યા પછી તાણની સરખામણીમાં તાણમાં ફેરફાર ઝડપથી થાય છે પરંતુ તેમ છતાં પદાર્થ B ની સ્થિતિસ્થાપક મર્યાદા સુધી સ્થિતિસ્થાપક રીતે વર્તે છે તે સ્થિતિસ્થાપક રીતે વર્તે છે પરંતુ ફેરફાર પોઈન્ટ B સુધીના તાણની સરખામણીમાં તાણ ઝડપી છે એટલે કે ભાગ AB ખરું તેથી આ બિંદુ B સુધીની સ્થિતિસ્થાપક મર્યાદા છે પછી બિંદુ C બિંદુ C એ ઉપલા યીલ્ડ બિંદુ છે એટલે કે જો આપણે બળ વધારતા જઈશું તો આપણે અવલોકન કરીશું કે યીલ્ડ બિંદુ એટલે કે તે યીલ્ડ બિંદુ ઉપલા યીલ્ડ બિંદુ સુધી પહોંચે છે તેથી અપર યીલ્ડ પોઈન્ટ પછી ફરીથી તે માફ કરવા માટે નીચે આવશે આને આપણે C' હીએ છીએ અને આ C છે તો C એ નીચું યીલ્ડ પોઈન્ટ છે બરાબર C ડૅશ અને C પૉઇન્ટનું આ અવલોકન લોડિંગના દર પર આધાર રાખે છે એટલે કે લોડિંગના દરના આધારે આપણે બિંદુ C અને C ડૅશનું અવલોકન કરી શકીએ છીએ પછી CDનો ભાગ તેથી યીલ્ડ બિંદુથી આગળ પદાર્થ તણાવમાં કોઈ નોંધપાત્ર વધારો કર્યા વિના પ્લાસ્ટિકલી વર્તવાનું શરૂ કરે છે અને પદાર્થ મોટી વિરૂપતા તરફ જાય છે તેથી CD નો ભાગ મૂળભૂત રીતે પ્લાસ્ટિકનો ભાગ છે તેથી તેનો અર્થ એ છે કે તે પ્લાસ્ટિકની જેમ વર્તે છે અને તાણમાં કોઈ વધારો કર્યા વિના તાણ વધે છે પછી બિંદુ E DE સુધી D નો અર્થ થાય છે D બિંદુ સુધી પહોંચ્યા પછી પદાર્થમાં તાણ સખ્તાઇ થાય છે અને અહીં કોણ છે વિરૂપતા ચાલુ રાખવા માટે વધુ ભારની આવશ્યકતા છે આ ઘટનાને સ્ટ્રેઈન સખ્તાઈ કહેવાય છે જેનો અર્થ છે કે તે વિરૂપતા નો પ્રતિકાર કરે છે અને વિરૂપ થવા માટે વધુ ભારની જરૂર છે તેથી સીડી પછી એટલે કે જ્યાં ભાર વધી રહ્યો ન હતો પરંતુ તે બિંદુ પછી તે વિરૂપતા નો પ્રતિકાર કરવાનું શરૂ કરે છે તેથી તાણ સખ્તાઇ થાય છે તેથી તાણના વધારા સાથે તાણ પણ ચોક્કસ સ્તર સુધી વધશે જે ઉચ્ચતમ બિંદુ E છે અને E આ E એ અંતિમ તાણને રજૂ કરે છે બરાબર અને તે પછી તણાવ ઓછો થશે અને ચોક્કસ બિંદુએ તે તૂટી જાય છે તો F એ બ્રેકિંગ સ્ટ્રેસ છે જમણે F એ બ્રેકિંગ સ્ટ્રેસ છે તેથી પદાર્થ આ રીતે વર્તે છે તેથી આપણે શું જાણવાની જરૂર છે કે જ્યારે આપણે સ્ટીલ મેમ્બરને ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જાણવું પડશે કે લોડ હેઠળના સ્ટીલના ગુણધર્મો શું છે એટલે કે સ્ટ્રેશ સ્ટ્રેઇન કર્વ તે કેવી રીતે બદલાય છે હળવા સ્ટીલના કિસ્સામાં તે એક રીતે બદલાય છે ટોર સ્ટીલના કિસ્સામાં તે બીજી રીતે બદલાય છે તેથી આપણે જાણવું પડશે અને તે મુજબ આપણે એ શોધવાનું છે કે fu વેલ્યુ શું છે અને fy વેલ્યુ શું છે અને fu પર તાણ શું હશે અને fy પર તાણ શું હશે તેનો અર્થ એ છે કે કેટલી નરમ છે આ પદાર્થ તેના પર નિર્ભર છે કે આપણે મેમબરને યોગ્ય રીતે ડિઝાઇન કરવાનું વિચારી શકીએ છીએ તેથી જ્યારે આપણે ડિઝાઈન પ્રક્રિયા પર જઈએ છીએ ત્યારે મેમબર જ્યારે અમુક ચોક્કસ પ્રક્રિયા જેમ કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ અથવા લિમિટ સ્ટેટ મેથડ અથવા અલ્ટીમેટ સ્ટ્રેસ સ્ટ્રેન ડિઝાઈન મેથડ હેઠળ ડિઝાઈન કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સ્ટ્રેસ સ્ટ્રેઈન ડાયાગ્રામ સ્ટ્રેસ સ્ટ્રેઈન વર્તણૂક ને જાણવું જોઈએ જેથી આપણે સમજી શકીએ કે આપણે કયા સ્તર સુધી વિરૂપતા ને મંજૂરી આપવા જઈ રહ્યા છીએ અને પછી આપણે મહત્તમ સ્વીકાર્ય તાણ કેવી રીતે શોધીશું અને પછી તે ડિઝાઇન માપદંડો અનુસાર નક્કી કરવામાં આવશે તો આ બધું સ્ટ્રક્ચર પદાર્થ તરીકે સ્ટીલ વિશેના આજના વ્યાખ્યાન વિશે છે આભાર